કેટલીક અન્ય ભૌતિક ઘટનામાં લાપ્લાસનું સમીકરણ અમે ઇલેક્ટ્રોસ્ટેટિક સંભવિત માટે લાપ્લાસ ના સમીકરણ તરફ ધ્યાન આપીએ છીએ ચાલો હવે આપણે કેટલીક અન્ય પરિસ્થિતિઓ જોઈએ જ્યાં આ સમીકરણ માન્ય છે જે તે પરિસ્થિતિઓ સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક સંભવિતતાને જોડવામાં આપણને મદદ કરે છે અને આપણને થોડી સમજ આપી શકે છે આ કિસ્સામાં હું જે પ્રથમ કરું છું તે છે આ બધા સંબંધોનું સાતત્ય સમીકરણ અને ઉદ્દભવ હું ડાયવર્જન્સ પ્રમેયનો ઉપયોગ કરવા જઈશ તેથી પ્રવાહી અથવા ઉષ્મા અથવા કેટલાક વહેતા કણોની કલ્પના કરો તેથી ચાલો આપણે વિવિધ પરિસ્થિતિઓ બનાવીએ કદાચ ત્યાં ઉષ્મા હશે જે હું તેને રંગથી બનાવીશ અથવા ત્યાં કેટલાક કણો વિખેરાઇ રહ્યા છે પછી શું થાય છે જે સાતત્ય સમીકરણ આપણને કહે છે તેથી જો આ પ્રવાહમાં જો હું કોઈ ચોક્કસ વોલ્યુમ જોઉં તો આ પ્રવાહ આમાંથી પસાર થાય છે આપણે તેને આ પહેલા વ્યાખ્યાયિત કરીએ છીએ તો ચાલો આપણે પ્રવાહ જ r ને જથ્થાની માત્રા જેટલી જ વ્યાખ્યાયિત કરીએ હું જથ્થો લખી રહ્યો છું કારણ કે તે પ્રવાહી હોઈ શકે છે તે કેટલાક કણો હોઈ શકે છે તે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રે થોડી ઉષ્મા હોઈ શકે છે અને તે દિશાસૂચક છે તેથી તે તેની દિશા પણ છે તેથી તે ચોક્કસ દિશાઓમાં વહે છે તેથી જો આ એક વોલ્યુમ છે તો વોલ્યુમ છોડતી ચોખ્ખી રકમ દરેક સપાટીથી j ds હશે અને જો હું સમગ્ર સપાટી સંપૂર્ણ બંધ સપાટી પર એકીકૃત થઈશ તો આ વોલ્યુમ છોડતી રકમ જેટલી હશે હું કેમ બહાર નીકળી રહ્યો છું અને દાખલ થવાનું નથી કહી રહ્યો છું આ કારણ છે કે હું પરંપરાગત અર્થમાં લઈ રહ્યો છું તે વોલ્યુમ ની બહાર નિર્દેશ કરે છે તેથી જો j ds પોઝિટિવ છે તેનો અર્થ એ છે કે વસ્તુઓ છોડી રહી છે જો j ds નેગેટિવ છે આનો અર્થ એ છે કે વસ્તુઓ દાખલ થઈ રહી છે તેથી j અને s તે જ દિશામાં છે કે જે વસ્તુઓ છોડી રહ્યું છે પરંતુ તેઓ પણ આ જથ્થાના પ્રમાણમાં એકમ સમય દીઠ વોલ્યુમ ની અંદરના ઘટાડા જેટલા હોવા જોઈએ વોલ્યુમ સમયની અંદર આ જથ્થાના પ્રમાણમાં ઘટાડો j dsવોલ્યુમ છોડીને રકમવોલ્યુમ સમયની અંદર આ જથ્થાના પ્રમાણમાં ઘટાડો તેથી ચાલો ઘનતા ρ વ્યાખ્યાયિત કરીએ કારણ કે r પરની ઘનતા ρ ની ઘનતા ઓછી માત્રામાં હોય છે આ તે ખૂબ જ નાનું વોલ્યુમ છે જે હું લઈ રહ્યો છું

dV છે ડાયવર્જન્સ પ્રમેય દ્વારા J નું ડાયવર્જન્સ JdV ∂ρ∂t dV છે અને આ મને J∂ρ∂tdV0 આપે છે હવે આ નાના વોલ્યુમ કોઈ પણ અલગ આકારમાં કોઈપણ અલગ કદમાં લઈ શકાય છે તેથી આ ખરેખર મનસ્વી છે અને આ સૂચવે છે કે જે J∂ρ∂t0 છે અને આ માસ ના કન્ઝર્વેશન તે કવાંટીટી ના કન્ઝર્વેશન પરથી આવે છે આને સાતત્ય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે j∂ρ∂t0 જો ρ બદલાતું નથી તો ઘનતા બદલાતી નથી તેનો અર્થ એ કે તેમાં જે બધું આવે છે તે પણ છોડીને જાય છે ડાયવર્જન્સ શૂન્ય હોવું જોઈએ જેમ કે આપણે ડાયવર્જન્સ ને વ્યાખ્યાયિત કરવાના કિસ્સામાં શીખ્યા તે કિસ્સામાં કરંટ નું નું ડાયવર્જન્સ શૂન્ય હશે ચાલો હવે આપણે તેને બે અલગ અલગ પરિસ્થિતિઓમાં લાગુ કરીએ અને તે તમને ઇલેક્ટ્રોસ્ટેટિક બાબત માટે પણ ખૂબ જ સુંદર અનુમાન આપે છે એક છે ઉષ્માનો પ્રવાહ તમે તમારા 12 મા ધોરણમાં શીખ્યા છો તે એક પરિમાણમાં ઉષ્માનો પ્રવાહ એકમ ક્ષેત્ર દીઠ એકમ સમય દીઠ હીટ 1A K છે જયાં K થર્મલ વાહકતા છે અહીં માઈનસ ચિહ્ન છે કારણ કે તે દર્શાવે છે કે ઉષ્માનો પ્રવાહ નીચા તાપમાનની દિશામાં છે 3D માં આ પ્રતિ એકમ ક્ષેત્રમાં જનરલાઈઝ થાય છે આ પ્રવાહ ઉષ્મા 1D હતી તે એક દિશામાં વહે છે પરંતુ ત્રણ પરિમાણમાં ઉષ્મા પ્રવાહ જે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રે વહેતી ઉષ્મા છે તે K T ની બરાબર છે તેથી ચાલો આપણે ફરીથી એક નાનો જથ્થો ધ્યાનમાં લઈએ જે કંઇ પણ કરંટ ઉષ્માના પ્રમાણના કારણે બહાર જાય છે અંદરની ઊર્જાની માત્રા નાશ પામે છે તેથી જો હું j ∂ρ∂t લાગુ કરું તો તે C ∂ρ∂t થશે અને સાતત્ય સમીકરણ અનુસાર આ ના સમાન હોવું જોઈએ તેથી આ k2TC∂T∂t બને છે આ નક્કી કરશે કે જ્યારે કેટલીક બાઉન્ડ્રી કંડિશન્સ ને ધ્યાનમાં રાખીને તાપમાનમાં ફેરફાર કેવી રીતે થાય છે 1AdQdt KdTdx 3Djr kT kT C∂T∂t k2TC∂T∂t તો ચાલો હવે સમીકરણ K2TC∂T∂t મેળવીએ ચાલો આપણે આ સ્ટેડી સ્ટેટ પરિસ્થિતિ જોઈએ તેનો અર્થ એ કે તાપમાન તમારા સમયને બદલતું નથી આ ઉદાહરણ તરીકે હોઈ શકે છે જો હું વોલ્યુમ લઈશ અને જગ્યા પર તાપમાન જાળવી શકું છું તો કદાચ અહીં એક તાપમાન છે અહીં બીજું તાપમાન છે અહીં ત્રીજું તાપમાન છે વિવિધ તાપમાન જાળવી શકું છું પછી સમયની સાથે તાપમાન સમય સાથે બદલાતું નથી કારણ કે તેમાં સ્થિરતા છે પછી ∂T∂t0 હશે અને 2T એ 0 ની બરાબર હશે તે સ્ટેડી સ્ટેટ તાપમાનનું સમીકરણ છે આની 2V0 સાથે સરખામણી કરો આ એક સમાન સમીકરણ છે મેં અહીં V ને T દ્વારા બદલ્યું છે સપાટી પર પોટેન્શિયલ જાળવી બાઉન્ડરી પર T એ બાઉન્ડરી પર V ની બરાબર છે તેનો અર્થ એ કે જો હું આને હલ કરું તો હું મને આ માટેનો ઉપાય મળી જશે તો હું આને હીટ ડીફ્યુઝન સમીકરણ કહી શકું છું હવે હું અહીં એવું કંઈક કનેક્ટ કરીશ જે તમે જાણો છો તમે શીખ્યા છો અને તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે બિલ્ડિંગ પર મૂકવામાં આવતા વીજળીના વાહકની ખૂબ તીવ્ર ધાર હોય છે અને તે તે છે કારણ કે તીક્ષ્ણ ધારની નજીક વિદ્યુત ક્ષેત્ર ખૂબ મોટું બને છે જો વિદ્યુત ક્ષેત્ર ખૂબ મોટું થઈ જાય છે તો વાતાવરણમાં મોટાભાગના ચાર્જ અથવા કરંટનો મોટાભાગનો ભાગ અહીં આવે છે અથવા તે સમયે વીજળી પડે છે અને પછી સીઘી જ જમીન પર જાય છે હવે ચાલો આપણે અહીં તે પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ કરંટ અથવા ઉષ્મા J એ T ના પ્રમાણસર છે વિદ્યુતક્ષેત્ર E એ Vના પ્રમાણસર છે તેથી V અને E વચ્ચેના જે પણ સંબંધો છે તે T અને ઉષ્માના પ્રવાહ વચ્ચે સમાન સંબંધ છે હવે જો E ખૂબ ધારની નજીક ખૂબ જ મજબૂત છે અને ત્યાં કોઈ અન્ય ચાર્જ ઉત્પન્ન કરતું નથી તો આ લાપ્લાસ સમીકરણ છે તેથી કોઈ બાહ્ય ચાર્જ નથી અહીં તે જ સાચું હોવું જોઈએ જો કોઈ સ્રોત ન ઘટી જાય તો સ્ટેડી સ્ટેટમાં ઉષ્માનો પ્રવાહ ∇ t ના ના પ્રમાણમાં હોવો જોઈએ વીજળીના વાહકના કિસ્સામાં મુક્ત વિદ્યુત ક્ષેત્રના ગ્રેડ ને શું થાય છે તે ધારની નજીક ખૂબ જ મજબૂત છે તેવી જ રીતે ઉષ્માનો પ્રવાહ ધારની નજીક ખૂબ મજબૂત હોવો જોઈએ કારણ કે તે ∇ t ના પ્રમાણમાં છે શું આપણે જીવનની તે પરિસ્થિતિ જોઈએ છીએ અને તમે પણ કરો છો આગલી વખતે તમે આઇસક્રીમ ખરીદો અથવા તમારી પાસે આઇસક્રીમનો ટુકડો હોય તો નોંધ લો કે તે ધારથી કેવી રીતે ઓગળી જાય છે તે ધારથી ઓગળવાનું શરૂ કરે છે જેથી તમે ત્યાં એક ગોળાકાર આકાર જોવાનું શરૂ કરો અને તે છે કારણ કે ધાર પર t સૌથી મોટું છે અને આનો અર્થ એ છે કે ધારની નજીક ઉષ્માનો પ્રવાહ સૌથી મોટો છે તેથી આ તમને વિદ્યુત ક્ષેત્ર અને ઉષ્માના પ્રવાહ અથવા સંભવિત અને તાપમાન વચ્ચેનું જોડાણ આપે છે આનું બીજું એક ઉદાહરણ હું લેવા જઇ રહ્યો છું ડિફ્યુઝન તે છે જ્યાં તમે પ્રવાહીમાં થોડી સામગ્રી મૂકો છો તો તે ધીમે ધીમે વિખરાય છે અથવા બાષ્પીભવન પણ એક પ્રકારનો પ્રસરણ છે જો તમને ઢીલાશથી ગમે છે પછી ત્યાં ફિક નો નિયમ કહેવાતું કંઈક છે જે તમને જણાવે છે કે કોઈ પણ બિંદુએ ડિફ્યુઝન કરંટ ફેલાયેલા કણોની ઘનતાના પ્રમાણમાં હોય છે અથવા તે D ના બરાબર છે તેથી જો ∇ વધારે હોય તો ત્યાં ડિફ્યુઝન કરંટ વધુ હશે જો ∇ ઓછો હોય જો ∇ શૂન્ય હોય તો ત્યાં કોઈ ડિફ્યુઝન થશે નહીં હવે સાતત્ય સમીકરણ લાગુ કરો તેનો અર્થ છે કે J D2 ∂tછે જે કણોમાં ઘટાડો છે અને સ્ટેડી સ્ટેટમાં જ્યારે કોન્સ્ટન્ટ ગ્રેડીયન્ટ જાળવવામાં આવે છે જેથી કોઈ ઇનફ્લો અથવા આઉટફ્લોની હશે નહિ તેથી તમને ∇2ρ0 મળશે જે એક લાપ્લાસ સમીકરણ છે અને કરંટ J જે D ના બરાબર છે જે વિદ્યુત ક્ષેત્રની સમકક્ષ છે અને આ ρ એ પોટેન્શિયલની સમકક્ષ છે તો ફરીથી આ સમાન સંબંધ છે તેથી ફરીથી ધારથી મને વધારે ડિફ્યુઝન મળવું જોઈએ શું મને તે મળે છે આગલી વખતે તમે બટાકાની ચિપ્સ અથવા બીજું કંઇક લો જે તીક્ષ્ણ ધારથી તળાય છે તેથી બટાકાની ચિપ્સમાં તીવ્ર ધાર હોય છે ઉદાહરણ તરીકે હવે અહીં આ ધાર છે તળવામાં શું થાય છે તેમાં ઉષ્માને કારણે પાણીનું બાષ્પીભવન થાય છે આ સમીકરણોમાંથી ધારો કે આપણી પાસે એક સ્ટેડી સ્ટેટ છે કે જ્યાં તમે મહત્તમ ડિફ્યુઝન થવાની અપેક્ષા રાખી શકો છો તે કિનારીઓથી હશે કારણ કે ત્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ છે અને ત્યાં જ કરંટનું ડિફ્યુઝન મહત્તમ હશે અને તમે કિનારીઓને ઝડપથી ગ્રાઉન્ડ થતી જોશો અને તે ખરેખર થાય છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે લાપ્લાસના સમીકરણને અન્ય જાણીતી પરિસ્થિતિઓ સાથે જોડવાનો પ્રયાસ કરી રહયા છીએ જેથી જયારે આગલી વખતે તમે જુઓ તમને વિદ્યુતક્ષેત્રની અનુભૂતિ થાય